હેલ્લો મિત્રો આથી 'વૉટ ટુ પ્રિઝેન્ટ ઍન્ડ હાઉ' ના બીજા ભાગ તરફ જઈએ છીએ અને આ વખતે આપણે કેટલેક અંશે આંગિક ભાષા પર ધ્યાન કેન્દ્રિત કરવાના છીએ જો કે આપણે તેને સમયના પછીના તબક્કે સ્લાઈડ બનાવીને પ્રેઝન્ટેશન આપતી વખતે વધુ વિસ્તૃત રીતે લઈશું હવે ધ્યાનમાં રાખો કે રસપ્રદ રીતે શરીર અને તેની ભાષા દરેક સમયે તમને ઉપલબ્ધ હોય છે સિવાય કે તમે ટેલિફોન પર પ્રસ્તુતિ કરી રહ્યા હો જે કિસ્સામાં તમારો અવાજ અને પાઠ જેનું તમે અવાજથી પ્રત્યાયન કરી રહ્યા હો તે જ બાબતો ઉપલબ્ધ છે આમ તમે જુઓ છો તેમ એવા ઘણા પ્રસંગો હોઈ શકે જ્યાં તમને માત્ર તમારા શરીરની સહાયતા વડે પ્રસ્તુતિ કરવાનું કહેવામાં આવે અને સારી પ્રસ્તુતિ કરવા માટે તમને તમારા શરીરના અભિવ્યક્તિ સંબંધી ગુણોનો ખ્યાલ હોવો જોઈએ બીજી બાજુએ જ્યારે આપણે દ્રશ્ય સાધન સહાય વિશે વાત કરીએ છીએ ત્યારે ઘણી વાર તે તમારી ઉપસ્થિતિ કે તેના વિના પણ થઈ શકે છે દાખલા તરીકે હું જે સ્લાઈડ તૈયાર કરી રહ્યો છું તે તમને આપી શકું તે તમને અપાઈ રહી છે અને તે એવું છે કે જ્યાં તમે જુઓ છો કે હું ઉપસ્થિત નથી પ્રયુક્તિપૂર્વક કહું તો તમે જ્યારે સ્લાઈડ સાથે તમારું પ્રેઝન્ટેશન બનાવી રહ્યા હો તમારી સ્લાઈડ સાપેક્ષ રીતે એ અર્થમાં ઓછી અભિવ્યક્તિ કરનાર ઓછું પ્રત્યાયન કરનાર હોવી જોઇએ કે તેમાં ઓછા શબ્દો હોવા જોઈએ માત્ર બુલેટ પોઈન્ટ અને સંકેતો હોવા જોઈએ અને એમ કરવા માટેનું કારણ હોવું જોઈએ તેનું કારણ એ છે કે જો તમારી સ્લાઈડ વિષયવસ્તુથી ભરચક હશે તો લોકો તમારી સ્લાઈડ તરફ જોયા કરશે તેમને તમારી તરફ જોવાનો મોકો નહિ મળે તેમને તમને સાંભળવાનો મોકો નહિ મળે કારણ કે તમારી સ્લાઇડ પર ઘણી બધી માહિતી છે સ્લાઈડનું વાચન ઘણો સમય લે છે આમ તમે જુઓ છો તે આ એકદમ અલગ પ્રયુક્તિ છે આથી હું તેના વિશે એકાદ પળમાં વાત કરીશ આમ આજે આપણે જેના પર ધ્યાન કેન્દ્રિત કરવાના છીએ તે પહેલી બાબત છે પ્રેઝન્ટેશનના સંદર્ભમાં અશાબ્દિક પ્રત્યાયન જો તમે યાદ કરી શકો તો મારા અગાઉના કોઈ વ્યાખ્યાનોમાં મેં કથન કૌશલ્ય શ્રવણ કૌશલ્યના સંદર્ભમાં શરીર અને તેના સૂચિતાર્થો તમારે તમારા શરીર તમારી અંગચેષ્ટાઓ તમારી અંગસ્થિતિ તમારી આંખોનો સંપર્ક અને આ તમામ દ્વારા પ્રત્યાયન કરવાની જરૂરિયાત છે તે અંગે વાત કરેલ હતી પ્રેઝન્ટેશનના સંદર્ભમાં પણ તે નિશ્ચિત રીતે સમાન જ છે આથી આજે આપણે જે બાબતો કરવાના છીએ તે છે આંગિક ભાષા પર ધ્યાન કેન્દ્રિત કરવું દ્રશ્ય પ્રેઝન્ટેશન પર ધ્યાન કેન્દ્રિત કરવું અને તે સંદર્ભમાં કેવી રીતે સ્લાઈડ અને પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન તૈયાર કરવું હકીકતમાં મારી પાસે અલગ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન છે તમે આ સપ્તાહના વ્યાખ્યાનો પર નજર નાખશો તો તમે સ્લાઈડમાં જોશો તે તદ્દન અલગ સ્લાઈડ છે જે રંગો અને રંગો સિવાય ફોન્ટ ના કદ લખાણ વગેરે અંગેની છે આજે હું તમને તેની એક ઝલક દેખાડીશ પરંતુ તમારે તમારી જાતે સ્વતંત્રપણે તે લેવાની અને કરવાની છે અને આ ખાસ વિભાગમાંથી આવતા પ્રશ્નો પર પ્રતિભાવો આપવાના છે અને પછી આપણે સમગ્ર બાબતોનું સમાપન કરીશું અને હું તમને સાહિત્ય સંદર્ભ દેખાડીશ મારા કિસ્સામાં સાહિત્ય સંદર્ભ તમારા માટેની સ્લાઈડ પર પણ છે આમ આંગિક ભાષા અને અંગચેષ્ટાઓ વારુ આપણે ચોક્કસાઈથી શેના વિશે વાત કરી રહ્યા છીએ ટિન ટિન કોમિક્સ ના ઉદાહરણ પરથી તમે મને કહો કે આ બે લોકો તમને શું પ્રત્યાયન કરે છે તમને જણાશે કે આ બે જુદી જુદી વ્યક્તિઓ વિશે તમે જુદી જુદી બાબતો કહી શકો છો જ્યારે આપણે આંગિક ભાષાનું સત્ર લઈશું ત્યારે તમે લોકોની ચકાસણી કેવી રીતે કરો છો તેની ઓળખ કરવા માટે સર્વેક્ષણોની શ્રેણી હશે પરંતુ તે એકદમ જુદી બાબત હશે આપણે હવે પછીના બે સપ્તાહમાં તે જોઈશું આજે એકદમ સરળ પ્રશ્ન છે ચાલો આ ચિત્ર તરફ જુઓ ચાલો આ વ્યક્તિ તરફ જુઓ અને તે વ્યક્તિ તરફ જુઓ કોણ નેતા લાગે છે નારંગી રંગના શર્ટમાં છે તે વ્યક્તિ કે પછી ડાબી બાજુએ છે તે વ્યક્તિ કે પછી જમણી બાજુએ છે તે વ્યક્તિ જો તમે બારીકાઈથી જોશો તો તમારામાંના મોટાભાગના લોકો સંમત થશે કે આ વ્યક્તિ નેતા લાગે છે અને આ અનુયાયી લાગે છે હા શા માટે એવું છે અંગચેષ્ટાઓમાં એવું શું છે જે પ્રત્યાયન કરે છે તેઓ કશીક બાબતે હસી રહ્યા છે આ પહેલી બાબત છે જે આપણને સ્પષ્ટ થાય છે તેઓ સારું હાસ્ય માણી રહ્યા છે એક વ્યક્તિ પોતાના પેટને આગળ ઝુકાવીને હસી રહી છે જે ઉગ્ર સ્થિતિ છે ઘણી વાર સાંસ્કૃતિક રીતે તેને ઉગ્ર સ્થિતિ ગણવામાં આવે છે તે ઉંચે જોઈ રહી છે તેના નેણ ચડેલા છે આ તમામ બાબતો અને ખાલી બબલ એમ દર્શાવે છે કે તે વ્યક્તિએ પહેલાં કથન કરવાનું છે જો તમે બીજી વ્યક્તિ તરફ જુઓ છો તો તે બીજી વ્યક્તિ આગળની તરફ ઝૂકેલી છે પોતે પેટ પકડીને હસી રહી છે તેવું દર્શાવવા માટે તે પોતાના પેટ પર હાથ ફેરવી રહી છે આપણે કહી શકીએ કે પેટ પકડીને હસવું આથી તેણે પોતાનું પેટ પકડેલ છે પરંતુ તે આગળની તરફ ઝૂકેલી છે જે બીજી વ્યક્તિ પ્રત્યેની થોડી અધીનતા ઓછી ઉગ્રતા ડોક આગળ લઈ જઈને વધુ રુચિ દાખવવાનું પ્રત્યાયન કરે છે હવે મુદ્દો એ છે કે બીજું પણ કશુંક સંકળાયેલું છે અને તે વસ્ત્ર પરિધાન સંહિતા છે જમણી બાજુએ રહેલી વ્યક્તિ કરતા ડાબી બાજુએ રહેલી વ્યક્તિએ વધુ સારું વસ્ત્ર પરિધાન કરેલ છે હવે તમે જુઓ છો તેમ આ તમામ નિર્ણયો આ તમામ ચકાસણીઓ આ તમામ મૂલ્યાંકનો સામાન્ય રીતે તમે દસ સેકન્ડ અથવા પાંચ સેકન્ડની મુદતની અંદર કરી લો છો અને તમે નિષ્કર્ષ પર આવો છો તમે લોકોની ચકાસણી કરો છો હવે કલ્પના કરો કે આપણા જીવનના દરેક દિવસે આપણે જુદા જુદા લોકોને મળીએ છીએ આપણે જુદા જુદા લોકોને જુદી જુદી સ્થિતિમાં જોઈએ છીએ અને આપણે તેમના વ્યક્તિત્વ તેમના વલણ તેમના ઈરાદાઓ અને આ બધાની ઝડપી ચકાસણી કરીએ છીએ અને પ્રત્યક્ષ રીતે તેમની સાથે પ્રત્યાયન કર્યા વગર અશબ્દ પ્રત્યાયનની પ્રક્રિયાથી આમ કરીએ છીએ હવે જો આમ કિસ્સો હોય તો દેખીતી રીતે જ પ્રેઝન્ટેશનના સંદર્ભમાં આંગિક ભાષા તમારો દેખાવ તમારું વસ્ત્ર પરિધાન આ તમામ બાબતો ખૂબ અર્થસૂચક ભૂમિકા ભજવવાના છે હવે હું તમને એ હકીકત જણાવું કે ઘણી વાર મારા વિદ્યાર્થીઓને હું આ પ્રશ્ન પૂછતો હોઉં છું તમારા પર મારી પ્રથમ છાપ શું છે અને તેઓ જે માને છે તે જણાવે છે અને તમે જાણો છો તેમ ત્યાર પછીથી તેઓને મારા વિશે જે સમજાય છે તેના વિશે સંમતિ છે કે કેમ તે તદ્દન જુદી બાબત છે પરંતુ જે પળે કોઈ ખાસ કરીને પહેલી વાર અને તે તેણી માટે અજાણ્યા શ્રોતાગણ સમક્ષ પ્રેઝન્ટેશન આપી રહ્યું છે તમે જાણો છો તેમ લોકો તે કે તેણી કેવા દેખાય છે તેણે કેવું વસ્ત્ર પરિધાન કર્યું છે તેણીએ શું ધારણ કર્યું છે માત્ર તેના આધારે વ્યક્તિની ચકાસણી કરવાનું શરૂ કરી દે છે અને ધ્યાનમાં રાખો અહીં લિંગનું તત્વ પણ આગવું અર્થસૂચક બની રહે છે કારણ કે આપણે પ્રેઝન્ટેશનના સંદર્ભમાં તે ફરીથી કરીશું હું કદાચ સર્વેક્ષણમાં તે મૂકીશ તમે તેને તમારા સ્ક્રીનની તરત નીચે જોશો અને પછી તમે જાણી શકશો કે પ્રેઝન્ટેશનના સંદર્ભમાં લિંગ પણ અર્થસૂચક ભૂમિકા ભજવે છે અને જુદા જુદા લોકો તેઓ પુરુષો છે કે મહિલાઓ તેના આધારે જુદી જુદી રીતે તેમની ચકાસણી થાય છે હવે તમે જુઓ છો તેમ રોલાં બાર્થ્સ ફ્રેન્ચ દાર્શનિકે સૂચવ્યું છે તેમ સામાજિક સાંસ્કૃતિક સંદર્ભમાં તમે જે કરો છો તે અર્થસૂચક રીતે પ્રત્યાયન કરે છે તમે ભોજનાલયમાં વાનગીઓનું જે મિશ્રણ મંગાવો છો તે પણ તમારો સ્વાદ તમારા દરજ્જા તમારા વ્યક્તિત્વ વિશે સંદેશો આપે છે તે જ રીતે જે પળે તમે પ્રેઝન્ટેશન આપવા માટે જઈ રહ્યા છો તમે જેવા દેખાવ છો જે રીતે તમે તમારા ચશ્મા પહેરો છો જે રીતે તમે તમારા શર્ટ અને ટ્રાઉઝર કે સ્કર્ટ અને સાડી પહેરો છો તે દરેક બાબત અને તમે તમારી જાતને સંયોજીને કેવી રીતે કથન કરો છો માત્ર કથન કરો છો તેમ જ નહિ પણ તમે ધારણ કરેલી અંગચેષ્ટાઓ અને અંગસ્થિતિ તે ખૂબ આગવી રીતે જુદા જુદા પ્રકારની બાબતોનું પ્રત્યાયન કરે છે જ્યારે તમે પ્રેઝન્ટેશન આપતા હો ત્યારે તમારે આ તમામ બાબતોથી સભાન હોવું જરૂરી છે ચાલો હવે ઝડપથી પહેલી છાપ કેવી છે તેના વિશે વાત કરીએ હું તમને થોડી વાર પહેલાં કહી રહ્યો હતો આથી તમે તે બાબતે સભાન હોવા જોઈએ ઘણી વાર આપણે આપણા દેખાવની અવગણના કરીએ છીએ ધ્યાન રાખો આપણે અવગણના કરીએ કે આપણે તેની કાળજી લઈએ આપણો દેખાવ તે આપણા માટેનું વિધાન છે મારા શર્ટનું બટન ખુલ્લું છે કે મેં સાફસૂથરી દાઢી કરેલી છે કે નહિ મારું અત્તર તીવ્ર છે કે નહિ તેની કાળજી લીધેલી છે કે નહિ મેં મારા વાળ કેવી રીતે પાછળ રાખ્યા છે તમે કેવા રંગની સાડી કે કૂર્તો પહેર્યો છે આ તમામ બાબતો વિધાનો બને છે આથી હું કેવી રીતે ચાલુ છું મારું શરીર કેવી સ્થિતિમાં છે હું કેવી રીતે આંખોથી સંપર્ક સ્થાપિત કરું છું અથવા આંખોથી સંપર્ક સ્થાપિત કરું છું કે શ્રોતાગણ તરફ જોવાને બદલે જુદી જુદી અન્ય વસ્તુઓ તરફ જોઉં છું આની શ્રોતાગણ કાળજીપૂર્વકની ચકાસણી કરતો હોય છે કારણ કે ધ્યાનમાં રાખો કે શ્રોતાગણ હંમેશા તેના સમયનું વ્યવસ્થાપન કરે છે શ્રોતાગણ જે પહેલો પ્રશ્ન પૂછે છે તે એ છે કે મારે સમગ્ર વાર્તાલાપ દરમિયાન બેસવું જોઈએ કે મારે વહેલા પાછા ફરવું જોઈએ આથી હું ફક્ત સ્મિત કરું છું અને પ્રથમ પાંચ મિનિટ બેઠું છું કારણ કે કોઈએ મને અહી આવવાનું કહ્યું છે અને ત્યાર પછી ત્યાંથી ધીરેથી ચાલી જવું કે આ વ્યક્તિને લાંબા સમય સુધી સાંભળવું રુચિકર બને તેમ છે હવે આ બાબતો ઘણી વાર પ્રથમ કેટલીક પળોમાં જ નિર્ધારિત થઈ જાય છે વારુ લોકો તમને સાંભળશે કે નહિ તમને ગંભીરતાથી લેશે કે નહિ તમે પૂરતા પ્રચારાત્મક લાગશો ઘણી વાર દુર્ભાગ્યે તમારી આંગિક ભાષાથી પણ તે નિર્ધારિત થાય છે આથી તમે જ્યારે પ્રેઝન્ટેશન આપો છો ત્યારે તમારે તેને કેટલીક સ્તરે ખીલવવાની જરૂર છે કેટલીક માર્ગદર્શિકા છે જે ખૂબ સામાન્ય છે આપણે ચહેરાના લક્ષણો વિશે વાતો નથી કરી રહ્યા આપણે તે પછીથી કરીશું તમારા ઉત્સાહના ભાવનું પ્રત્યાયન કરો રુચિપૂર્વક જુઓ આગળની તરફ ઝૂકો આંખોથી સંપર્ક જાળવી રાખો તમારા ચહેરા તેમજ તમારા અવાજ સ્મિત દ્વારા રુચિ ઉત્પન્ન કરો જે તબક્કે શક્ય હોય ત્યારે તમારા શ્રોતાગણ તરફ સ્મિત કરો કારણ કે તે સંપર્ક અને પરસ્પરતા સ્થાપિત કરવાનો અદભુત માર્ગ છે જો તમે તમારા શ્રોતાગણ તરફ સ્મિત કરો છો અને તમારો શ્રોતાગણ વળતું સ્મિત કરે છે તો પરસ્પરતા પ્રવેશે છે તમે એક બંધન સ્થાપિત કરી રહ્યા છો અને એક વાર તે બંધન સ્થપિત થઈ જાય છે ત્યારે એવું થાય છે કે તમે વધુ આરામદાયી અનુભવો છો આથી જ્યારે તમે શ્રોતાગણ તરફ સ્મિત કરો છો અને શ્રોતાગણ વળતું સ્મિત કરે છે તમે ખુશ થાઓ છો તમે રાહત અનુભવો છો અને તમને એવું અનુભવાય છે કે તમે સારું પ્રેઝન્ટેશન આપવા જઈ રહ્યા છો જો શ્રોતાગણ વળતું સ્મિત ના કરે તો વારુ તેનો પણ સ્વીકાર કરો તે તદ્દન અલગ વ્રુતાંત છે પણ ઓછામાં ઓછું તમે પ્રયત્ન કર્યો છે નાના જૂથોમાં આંખોથી સંપર્ક વ્યક્તિગત રીતે વર્ગમાં કે પ્રેઝન્ટેશનમાં પાંચ લોકો દસ લોકો લોકો કે વીસ લોકો છે તમે વાત કરતી વખતે સમયાંતરે વ્યક્તિગત રીતે તે દરેકની સામે જુઓ જેથી કોઈ પણ અવગણના થયાનું અનુભવતા નથી પણ જો તે વિશાળ જૂથ હોય તો ટુકડે ટુકડે આમ કરો જો હું આ મુદ્દાનું દ્રષ્ટાન્ત આપું તો તમે જે કરવાના છો તે છે તમે સમગ્ર વર્ગને કે સમગ્ર શ્રોતાગણને ક્ષેત્રોમાં વિભાજિત કરી દો તો તમને જણાશે કે ચાલો કહીએ કે સો લોકો અહીં બેઠા છે તેમની સાથે કેવી રીતે વાત કરવી આથી તમે એમ કહો છો કે તમે સામાન્ય રીતે આ દિશામાં જુઓ છો પછી તમે આ તબક્કે આવો છો પછી તમે આ દિશામાં જુઓ છો પછી તમે આ દિશામાં જુઓ છો પછી તમે અહીં આવો છો ત્યાર પછી તમે અહીં આવો છો પછી તમે અહીં આવો છો કદાચ અહીં અને અહીં થોડું ધ્યાન કેન્દ્રિત કરો છો તમે જુઓ છો કે આપણે સો કે તેથી વધુ લોકો કે બસ્સોથી વધુ લોકો સાથે સંપર્ક સ્થાપિત કરી શકીએ છીએ આપણે પ્રત્યક્ષ રીતે કોઈ ખાસ વ્યક્તિ તરફ જોતા નથી આપણે નિશ્ચિત ક્ષેત્રો તરફ જોઈએ છીએ પરંતુ આ પ્રક્રિયામાં લોકોને લાગે છે કે તેમનું અવલોકન કરવામાં આવી રહ્યું છે તમે તેમની સાથે પ્રત્યાયન કરી રહ્યા છો તમે તેમની સાથે આંખોથી સંપર્ક સ્થાપિત કરી રહ્યા છો અને વિશાળ કે નાના પ્રેઝન્ટેશનમાં આ ખૂબ ખૂબ મહત્ત્વનું છે કારણ કે શ્રોતાગણ તરછોડાયેલ ન અનુભવવો જોઈએ તમારા શ્રોતાગણને એવું નહિ લાગવું જોઈએ કે તમને શ્રોતાગણના નિશ્ચિત જૂથો અને શ્રોતાગણમાં રુચિ નથી જો તે અવગણના થયાનું અનુભવે છે તો તેઓ તમારામાંથી પણ રુચિ ગુમાવશે અને છેલ્લે બેસીને અન્ય બાબતો કરવાનું શરૂ કરી દેશે કદાચ મોબાઈલ પર મેઈલ જોવા કે રમત રમવી કે એવું કંઈ પણ કારણ કે તમે તેમની અવગણના કરી રહ્યા છો તે પણ એ લોકોનું જૂથ છે એ લોકો છે જે તમારી અવગણના કરવાનું શરૂ કરી દેશે તમે જુઓ છો તેમ કેટલીક બાબતો ખૂબ નિયમિત છે વસ્તુઓ પર નહિ ઝૂકવાથી ઉત્સાહનું પ્રત્યાયન થાય છે કારણ કે આમ કરવાથી આધારની જરૂરિયાત સમજાય છે અને જ્યારે હું કશાક પર ઝૂકું છું મને આધારની જરૂર પડે છે પરંતુ અલબત્ત વસ્તુઓ પર ઝૂકવાની અન્ય રીતો પણ છે તમે વસ્તુઓ પર એવી રીતે ઝૂકી શકો જે ધારો કે ઘમંડ અને ઉગ્રતા દર્શાવે છે આપણે તેના વિશે પણ વાત નથી કરી રહ્યા તમે કશાકનો હળવેથી સ્પર્શ કરી શકો તમે હળવેથી તમારો હાથ કશાક પર મૂકી શકો તે જુદી બાબત છે પરંતુ વસ્તુઓ પર ભારપૂર્વક ના ઝૂકો વસ્તુઓનો ભારપૂર્વક આધાર ન લો કારણ કે કાં તો તે ઘમંડનો ભાવ અથવા ભીરુતાનું પ્રત્યાયન કરે છે અને બંનેમાંથી કશું પણ પ્રેઝન્ટેશન માટે સારું નથી અક્કડ ના રહો રાહત અનુભવો ઘણી વાર મારા વિદ્યાર્થીઓ જાણતા નથી કે તેમના હાથને ક્યાં રાખવા તેઓ તેને ખિસ્સાની અંદર રાખશે અથવા બંને હાથે અદબ વાળશે અથવા તેમની પીઠ પાછળ રાખશે મેં તમને પહેલા કહ્યું છે તે પ્રમાણે આ બાબતો છે જે પ્રેઝન્ટેશનના સંદર્ભમાં ખૂબ અર્થસૂચક બને છે તમારા શરીર વિશે ભૂલી જવાનો પ્રયત્ન કરો કારણ કે એક વાર તમે આમ કરો છો ત્યારે શરીર સ્વયંસ્ફુરિત બનશે અને તમે વધુ રાહતભરી રીતે વધુ પ્રભાવશાળી રીતે પ્રત્યાયન કરી શકશો આ અંગસ્થિતિને ટાળો આ એલન અને બાર્બારા પીઝ ના પ્રેઝન્ટેશનમાંથી લેવામાં આવ્યું છે અને હું તમને તે સ્લાઈડ્સ આપીશ મારી પાસે તે તેમજ અન્ય ક્ષેત્રોની વિશાળ શ્રેણી હશે આ માત્ર ઝડપી ખ્યાલ આપવા માટે છે કે આ એવી સ્થિતિ છે કે જેને નિષેધાત્મક ગણવામાં આવે છે ખરું તમે અંગસ્થિતિ અને ચહેરાના હાવભાવ જાણો છો પુરુષ ઓછો ઘમંડી ગણાશે કારણ કે લિંગ ભૂમિકા ભજવે છે અને મહિલા વધુ ઘમંડી ગણાશે આપણે આની કસોટી કરવી પડશે જ્યારે તમે પ્રેઝન્ટેશન આપી રહ્યા હો ત્યારે સામાન્ય રીતે તમારા પગને આંટી વાળાવાનું ટાળો

આત્મવિશ્વાસ આ એ છે જે અન્ય રીતે ઉગ્રતા ગણાય છે હવે ફરીથી મેં તમને આપેલી સ્લાઈડ્સ જુઓ જેમાં ઘણા અન્ય ચિત્રો પણ છે અભિવ્યક્તિ આના જેવી મૂંઝવણભરી તકલીફદાયક અભિવ્યક્તિ કે ભીરુતાની અભિવ્યક્તિ કે આત્મવિશ્વાસનો અભાવ તમારી ડોકને ઘસવું કે ખંજવાળવું તમારા શર્ટને ઉથલાવવો જેવી અભિવ્યક્તિને ટાળો જે દર્શાવે છે કે તમે આવેશપૂર્ણ અક્કડ અને તંગ અનુભવી રહ્યા છો ઘણી વાર તમે ઈચ્છતા નથી કે તમારો શ્રોતાગણ આ જાણે આથી તમારે તેને ટાળવાની જરૂર છે આપણી પાસે ચિત્રોની અન્ય શ્રેણી છે આમ હવે આપણે તમારી આંગિક ભાષા વિશે વાત કરેલી છે આપણે શ્રોતાગણની આંગિક ભાષા વિશે પણ વાત કરવાની જરૂર છે કારણ કે શ્રોતાગણ એ છે જેની સાથે તમે વાત કરી રહ્યા છો શ્રોતાગણ રુચિ લઈ રહ્યો છે શ્રોતાગણ કંટાળો અનુભવી રહ્યો છે શ્રોતાગણ સારો અનુભવ ન થવાથી આમતેમ ઘૂમે છે જગ્યા બદલે છે જે પ્રત્યાયન કરે છે કે લોકો જૂથના સભ્યો આરામદાયી અનુભવી રહ્યા નથી અથવા તેઓ એવું અનુભવી રહ્યા છે કે આ લાંબું કંટાળાજનક સત્ર છે અને તેઓ તેમાંથી નીકળી જવા માંગે છે તેઓ ચોક્કસાઈથી શું કરી રહ્યા છે તમારે તેની કાળજી લેવાની જરૂર છે વર્ગમાં ઘણી વાર હું વર્ગોને દસ પંદર મિનિટ વહેલો પૂરો કર્યાનું યાદ કરું છું કારણ કે મને શ્રોતાગણ ખૂબ ચંચળ જણાય છે બની શકે કે પાઠ ખૂબ અઘરો હોય બની શકે પ્રેઝન્ટેશન જટિલ અને મુશ્કેલ હોય અને બની શકે તેમને વિરામની જરૂર હોય અને આવા કિસ્સામાં હું તેમને વિરામ આપું છું તેઓ પાછા ફરે છે અને અમારું સત્ર ઘણું સારું બને છે આ બાબતો છે જે તમારે સમજવાની છે અને તમારા શ્રોતાગણના વર્તનને આધારે તમે તમારા પ્રેઝન્ટેશનને ટૂંકાવો કે લંબાવો અને મહદંશે આની ચકાસણી તેમની આંગિક ભાષા અંગસ્થિતિ અંગચેષ્ટા આંખોથી સંપર્ક સ્થાપિત કરવો તેઓ તે જાળવી રહ્યા છે કે બગાસાં ખાઇ રહ્યા છે તેના પરથી કરી શકાય છે શરૂઆતમાં તેઓ આમ ગુપ્ત રીતે કરશે પરંતુ એક તબક્કા પછી તેઓ ઇચ્છશે કે તમે જાણો કે તેઓ ખરેખર કંટાળી રહ્યા છે અને તેઓ જાહેરમાં બગાસા ખાશે ઘડિયાળ તરફ જોવું અને આવી બધી બાબતો સંકેતો છે જેનાથી તમે સભાન હોવા જોઈએ અને તેની દેખરેખ કરો કારણ કે તમારું આવશ્યક ધ્યાનકેન્દ્ર મોટા કે નાના શ્રોતાગણ સાથે પ્રત્યાયન કરવાનું છે મેં ફરીથી અહીં તમને શ્રોતાગણના પ્રતિભાવો વિશે કહ્યું છે હું એલન અને બાર્બારા પીઝ ના કેટલાક ચિત્રોમાંથી લઇ રહ્યો છું પરંતુ ત્યાર પછી સ્લાઈડ્સમાં વિવિધ અન્ય ચિત્રો પણ હશે જો કે તે તમારા માટે અનુમાનજન્ય પ્રુચ્છાત્મક કે વિવેચનાત્મક નથી પરંતુ તે કંટાળાજનક કે કંટાળાનો સંકેત કે ધ્યાનપૂર્ણ રૂચિપૂર્ણ હોઈ શકે છે પરંતુ તે તમારા વિશે નિર્ધારક અને નિર્ણાયક હશે તમે જુઓ છો તેમ આ બાબતોનો સમૂહ છે જે જ્યારે તમે શ્રોતાગણ તરફ જોઈ રહ્યા હો ત્યારે તમારે ટાળવો જોઇએ અથવા જો આ બાબતો ત્યાં હોય તો તમે જાણો છો કે શ્રોતાગણ તમને સારી રીતે સાંભળી રહ્યો નથી કોરી નજર ઝૂકેલી આંખો ઉંઘરેટા અનુભવવું આંખોના પલકારા ન મારવા હાથમાં માથું રાખવું આંખોથી ઓછો સંપર્ક આંટી વાળેલા પગ ચિતરામણ કરવું કશુંક પુનરાવર્તિત રીતે કર્યા કરવું થપથપાવવું તેમના મોબાઈલ બહાર કાઢવા તેમની ઘડિયાળ તરફ જોવું વિવિધ કક્ષાના આ ચિહ્નો તમને શ્રોતાગણની પરિસ્થિતિનું પ્રત્યાયન કરે છે અને તમે આ ચિહ્નોથી સભાન હોવા જરૂરી છે જેનો અર્થ થાય છે કે તમારે પ્રેઝન્ટેશન અટકાવી દેવું જોઈએ અથવા તમારી પ્રયુક્તિમાં પરિવર્તન લાવો તેને રસપ્રદ બનાવો વાર્તા કહો પ્રશ્ન પૂછો શ્રોતાગણને સામેલ કરવાનો તે ખૂબ સારો માર્ગ છે કારણ કે તેઓ જાણે છે કે તેમણે કથન કરવાનું છે અને જો તેમણે શ્રવણ કર્યું નથી તો તેમના માટે કથન કરવું ખૂબ જ મુશ્કેલ હશે આમ મેં કહ્યું હતું તેમ વિવિધ કક્ષાની બાબતો છે પરંતુ આપણે અહીં અટકીએ અને આપણે અન્ય કશાક તરફ જોઈએ કે જે દૃશ્ય પ્રેઝન્ટેશન છે મેં તમને થોડી વાર પહેલાં આ સત્રની શરૂઆતમાં કહ્યું હતું કે દ્રશ્ય પ્રેઝન્ટેશન તમારા પ્રેઝન્ટેશનની સાથોસાથ હોઈ શકે છે દાખલા તરીકે મારા દ્રશ્ય પ્રેઝન્ટેશન મારા પ્રેઝન્ટેશનની સાથોસાથ છે તે ખૂબ ટૂંકા છે અને કોઈ તે દસ કે વીસ સ્લાઈડ્સ તરફ જુએ છે તે કે તેણીને થોડો ખ્યાલ આવે છે કે સમગ્ર વિષયાંગ શેના અંગે છે પરંતુ આ સ્લાઈડ્સમાં વિષયાંગના મુખ્ય ભાગનો અભાવ છે કારણ કે સ્લાઈડ એ સ્મૃતિ છે જો તમે વાર્તાલાપનું શ્રવણ કર્યું છે તો તમે સ્લાઇડ પર પાછા જાઓ છો તો તમે તેને યાદ રાખી શકશો પણ જો તમે અત્યારે શરૂઆતમાં જ સ્લાઇડ પર જાઓ છોસ્લાઇડ તમને વધુ જણાવતી નથીખરું આથી આ કિસ્સો છે કે તમારે તદનુસાર તમારા પ્રેઝન્ટેશનને પ્રયુક્તિપૂર્વક આગળ વધારવાનું છે પરંતુ બીજો કિસ્સો એ છે કે જ્યારે તમારી ઉપસ્થિતિ ત્યાં હોય કે ના હોય અને તો પણ તમારી સ્લાઈડ્સે અસરકારક પ્રત્યાયન કરવાનું છે અને ત્યાં પ્રેઝન્ટેશન વિગતપૂર્ણ હોવું જોઈએ અને ધ્યાન રાખો આ પ્રેઝન્ટેશન વાંચવા માટેના છે વક્તાની અનુપસ્થિતિમાં કોઈક તમારા વતી પ્રેઝન્ટેશન વાંચી રહ્યું છે અથવા તમે પોતે તે વાંચી રહ્યા છો અને વક્તા તેનો અવાજ અથવા વિષયવસ્તુના અન્ય વિવિધ ઘટકોથી તમારું ધ્યાન વિચલિત કરી રહ્યા નથી આમ જો આ કિસ્સો હોય તો તમે બાબતોને જુદી રીતે પ્રસ્તુત કરશો Refer Slide Time 2048 તેથી આપણે મૂળભૂત તત્વો લેઆઉટ રંગો ચિત્રો ક્લિપ અવાજ એનિમેશન લખાણ અને અન્ય ઘટક તત્વો વિશે વાત કરીશું આથી આપણે જેના વિશે વાત કરી રહ્યા છીએ હું અહીં ખૂબ ઝડપી રીતે તે લઈશ કારણ કે જ્યારે આપણે દ્રશ્ય પાસાઓને લઈએ છીએ ત્યારે આપણે આમાંની કેટલીક બાબતોને સંપૂર્ણ રીતે ફરીથી લઈશું જો કે મને ખૂબ જ ઝડપથી આ સંકલ્પના વિસ્તૃત કરવા દો લેઆઉટ તે છે જ્યારે તમે સ્ક્રીનની સામે જુઓ છો તમે મૂળભૂત તત્વો જુઓ છો કે શીર્ષક ઘાટા અક્ષરે લખેલું છે તે મધ્યે છે ડાબી બાજુએ વિવિધ પ્રકારના બુલેટ પોઇન્ટ છે તે એકદમ સીધા ડાબી બાજુએ છે આમ આ લેઆઉટ છે જો મારે ચિત્રો જોઇતા હોય તો હું તેને હંમેશા જમણી બાજુના મથાળે રાખી શકું જે રીતે તમે મારા ચિત્રને ઓળખી શકો છો કે તમે તેને જમણી બાજુના મથાળે જોઈ શકો છો હવે આ મૂળભૂત લેઆઉટ છે આ લેઆઉટ નો ચાલાકીપૂર્વક ઉપયોગ કરી શકાય છે પરંતુ ચાલો કહીએ કે મારી પાસે જુદી રીતે બાબતો છે ચાલો કહીએ કે અભિમુખતા બદલીએ તમે મારો ચહેરો સ્ક્રીનની ડાબી બાજુએ જોઈ શકો છો અને તમે લખાણને જમણી બાજુએ સીધમાં જોઈ શકો છો જો કે તે આરામદાયી લાગતું નથી આથી કેટલીક બાબતો આરામદાયી છે કેટલીક નથી તમારે તેને અજમાવવું પડશે અને મેં તમને કહ્યું હતું તેમ સ્લાઈડ જે હું તમને ઝડપથી દેખાડું છું અને છેલ્લે આપું છું તે આ તમામ બાબતો વિશે વિગતે જણાવશે હવે હું કહીશ કે રંગ તે ખૂબ ખૂબ ઊંડું ક્ષેત્ર છે અને રંગ વિશે સ્લાઈડમાં વિગતે જણાવેલું છે એવા રંગો પણ છે જે મેળ ખાય છે ને એક સાથે જાય છે એવા રંગો પણ છે જેમાં આમ થતું નથી આથી તમારે ખૂબ કાળજી રાખવાની જરૂર છે કેટલીક મૂળભૂત માર્ગદર્શિકા છે ખૂબ ઝાઝા રંગોનો ઉપયોગ ના કરો ચિત્રોને કેવી રીતે પ્રસ્તુત કરવા ક્યાં પ્રસ્તુત કરવા કે કયા સ્થાને રાખવા તે બાબતે તમારે કાળજી રાખવાની જરૂર છે જેથી કરીને તે વિચલિત કરતા નથી અને આધિપત્ય જમાવતા નથી ક્લિપ અને ધ્વનિ તમે ઇચ્છો તો તમે ક્લિપ મૂકી શકો પરંતુ મોટા ભાગના કિસ્સામાં ક્લિપ અને ધ્વનિ વિચલિત કરે છે તેઓ એકદમ જરૂરી ના હોય તો તમે તેનો ઉપયોગ ના કરો કારણ કે તે પ્રેઝન્ટેશનના પ્રવાહ વિરુદ્ધ જાય છે જો તમે તમારા પ્રેઝન્ટેશનની અંદર જ દૃશ્ય શ્રાવ્યને સામેલ કરેલ હોય તો તે એકદમ જુદી બાબત છે તમે ચલચિત્ર અથવા કાર્ટૂન અથવા એનિમેશન અથવા કંઈ પણ દર્શાવીને દ્રષ્ટાન્ત આપવા માંગતા હો તો તે જુદી બાબત છે પરંતુ સામાન્ય રીતે ક્લિપ તે જુદી બાબત છે ક્લિપ વિચલિત કરનાર હોય છે અને પ્રેઝન્ટેશનમાં તેને ટાળવી જોઈએ એનિમેશન પણ વિચલિત કરે છે આપણે ઝડપથી તે લઈશું અને લખાણ ફોન્ટ નું કદ પ્રેઝન્ટેશનમાં તમારે કેવા પ્રકારના કેવી જુદી જુદી શૈલીના ફોન્ટનો ઉપયોગ કરવો જોઈએ આ ખૂબ ખૂબ કાળજીપૂર્વક સ્પષ્ટતાથી કહેવું જોઈએ દાખલા તરીકે મારા કિસ્સામાં તમે જુઓ છો તેમ જો કે મારી નિપુણતાના સહ ક્ષેત્રો દ્રશ્ય સૌંદર્યબોધ દ્રશ્ય પ્રત્યાયન દ્રશ્ય કલાઓ હોવા છતાં હું મારા પ્રેઝન્ટેશનને ખૂબ સરળ રાખું છું આનું કારણ ખૂબ સાદું છે કારણ કે હું જાણું છું કે તેના ખૂબ સંકુલ ફલિતાર્થો હોઈ શકે છે હું તેમાં જવા માગતો નથી આથી તેને શક્ય તેટલું સરળ શક્ય તેટલું ધોરણસરનું રાખું છું દાખલા તરીકે આ તમામ પ્રેઝન્ટેશનમાં હું શીર્ષકના લખાણ માટે 36 ના કદના ઘાટા ફોન્ટ અને સ્લાઈડમાં ઉપયોગ થયો છે તેમાંના મોટા ભાગના પેટા લખાણ માટે હું 28 24 વચ્ચેના કદના કોઈ પણ ફોન્ટનો ઉપયોગ કરું છું એકદમ ઝીણા લખાણની જરૂર હોય તો તેમાનું ઘણું 18 ના કદની નીચે જાય છે અને તે ખરેખર વિગતે વાંચવા માટે નથી હું આ લખાણ દ્વારા તમારું ધ્યાન ખેંચવાનો પ્રયત્ન કરતો નથી કે તેમ કરવાનું ધારતો નથી આથી હું આ હદની અંદર રહું છું પરંતુ ચાલો કહીએ કે આપણે એવા લોકો માટે પ્રેઝન્ટેશન બનાવીએ છીએ કે જે તમને સાંભળશે નહિ પણ માત્ર સ્લાઈડ તરફ જોશે તો તમારા ફોન્ટ ઝીણા હશે તમારા પ્રેઝન્ટેશનમાં વધુ પ્રમાણમાં લખાણ હોઈ શકે આથી મૂળભૂત ડિઝાઇન ધોરણ અને નવીનીકરણના તત્વો રાખો આયોજન લખાણ અને ચિત્રો માટે મેં વચન આપ્યું છે તે પ્રમાણે સાહિત્ય સામગ્રી આપીશ મેં લેઆઉટ ના મૂળ તત્વો વિશે હમણાં જ વાત કરી છે જે તમારે ધ્યાનમાં રાખવાની છે

અગ્રભૂમિ અને પશ્ચાદભૂમિના રંગો ખૂબ વિરોધી ન હોવા જોઈએ કારણ કે નહિ તો તે આંખોને ભારણ આપે છે મેં આપેલી સ્લાઈડમાં મેં દ્રષ્ટાન્ત આપેલું છે મુખ્ય અને ગૌણ રંગો જુદી જુદી રીતે કાર્ય કરે છે સામાન્ય રીતે મુખ્ય રંગો લાલ વાદળી અને પીળો છે ગૌણ રંગો તે મિશ્રણ છે જેમ કે લીલો લીલા રંગની જુદી જુદી રંગ છાયા નારંગી કથ્થાઈ અને બીજા ઘણા રંગો તેઓ ઓછા તેજસ્વી અને ઝાંખા છે તે આપણને ખૂબ વિક્ષેપિત કરતા નથી આથી મુખ્ય રંગોનો ખૂબ કાળજીપૂર્વક ઉપયોગ કરો અને અમારામાંના મોટા ભાગના ગૌણ રંગોના સમૂહને પ્રાથમિકતા આપે છે સ્લાઈડમાં આને વિસ્તૃત રીતે સમજાવીને ચર્ચા કરેલી છે કારણ કે આપણે દ્રશ્ય પ્રત્યાયનના વાર્તાલાપમાં ચર્ચા કરીશું તે પ્રમાણે રંગો સંવેગો સાથે જોડાયેલા છે રંગોનું ખાસ સાહચર્ય છે મેં અગાઉના સત્ર માટેનું દ્રષ્ટાન્ત આપેલું છે અને રંગો સંસ્કૃતિ સાથે જોડાયેલા છે હવે હું જે જણાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું તેનું આ ઉદાહરણ છે જ્યોર્જ સેરટ નું બાથર્સ Bathers સ્નાન કરનાર તરીકે જાણીતું ચિત્ર આને આની સાથે સરખાવો વધુ વિસ્તૃત સમજાવ્યા વિના હું કહીશ કે આ બંને નિશ્ચિત રીતે જુદા જુદા સંદેશા પાઠવે છે અર્થ ખૂબ ખૂબ જુદો છે અને આમ થવાનું કારણ ઉપયોગમાં લેવાયેલ રંગો ઉપયોગમાં લેવાયેલ રેખાઓ અને ઉપયોગમાં લેવાયેલ ટેક્સ્ચર ને કારણે છે હું તેને વિસ્તૃત રીતે નહિ સમજાવું પરંતુ તેની નિશ્ચિત અને આગવી અસર છે કોષ્ટકો અને આલેખ ચિત્રો અને દ્રષ્ટાન્તો લખાણ અને ચિત્રોનો સંબંધ ચિત્રો અને પ્રતીકાત્મકતા અને ચિત્રો દ્વારા પ્રત્યાયન એ એવી બાબતો છે જે આપણે સ્લાઈડ્સમાં વિસ્તૃત રીતે સમજીશું જ્યારે આપણે પ્રેઝન્ટેશન વિશે ચર્ચા કરીશું જ્યારે બહુવિધ માધ્યમો વિશે ચર્ચા કરીશું જ્યારે ખાસ કરીને દ્રશ્ય સંસ્કૃતિ અને પ્રત્યાયન વિશે ચર્ચા કરીશું કારણ કે ત્યારે તમે જાણશો કે આ તમામ બાબતોને કેવી રીતે ઉપયોગમાં લેવી જો કે ખૂબ જ ઝડપથી કોષ્ટકો અને આલેખ તેમને રંગીન પણ સમજી શકાય તેવા બનાવો ચિત્રો અને દ્રષ્ટાન્તો હકીકતે દ્રષ્ટાન્તો હોવા જોઈએ મુખ્ય સ્થાન લેવાને બદલે મુદ્દાનું દ્રષ્ટાન્ત આપો જ્યારે તમે તે લઈ રહ્યા છો તમે તેને ચિત્રો સાથે સંયોજો ખાસ કરીને મેં જે રીતે હમણાં કર્યું છે અને જ્યાં લખાણ હોય તેવા કિસ્સામાં તમને લાગે છે કે તમે ભાર નથી મૂકી રહ્યા અથવા કોઈ આ સ્લાઈડને તમારી અનુપસ્થિતિમાં જોવાનું છે ચિત્રો પણ વિવિધ બાબતોનું પ્રત્યાયન કરે છે તે પ્રતીકાત્મક પણ હોઈ શકે છે અને ઘણી વાર સ્લાઈડની જમણી બાજુએ શરૂઆતમાં ચાલો કહીએ કે જો તમે ન્યાય અને કાયદા પર પ્રેઝન્ટેશન બનાવી રહ્યા છો તમને જણાશે કે પાવરપોઈન્ટ ના બંધારણમાં માઈક્રોસોફ્ટ પાવરપોઈન્ટ માં તમે જોશો કે આવા ચિત્રો ત્યાં છે અથવા ચાlલો કહીએ કે તમે પર્યાવરણ પર પ્રેઝન્ટેશન બનાવી રહ્યા છો અને તમારી પાસે પ્રેઝન્ટેશનની એકદમ શરૂઆતમાં જ પર્યાવરણ વિશેનું ચિત્ર છે આમ આ પ્રતીકાત્મક કાર્ય કરે છે ઘણી વાર જ્યારે શક્ય હોય ત્યારે શક્ય તેટલી જુદી જુદી રીતે પ્રત્યાયન કરો મેં અગાઉ તેની ચર્ચા કરેલી છે અને જણાવ્યું છે કે જ્યારે તમે આમ કરો છો ત્યારે સ્મૃતિની કડી પ્રખર થાય છે આથી તે જ બાબતનું ચિત્ર વડે પ્રત્યાયન કરો તે જ બાબતનું લખાણ વડે પ્રત્યાયન કરો તમે લીધેલા મુદ્દાઓમાં પણ આમ કરો અને પછી તે વધુ રસપ્રદ બને છે ક્લિપ અને ધ્વનિ મેં અગાઉ કહ્યું છે તેમ આને મોટા ભાગના કિસ્સામાં ટાળવાના છે પરંતુ જ્યાં તે જરૂરી હોય ક્લિપ અને ધ્વનિ તમારું ધ્યાન દોરવા માટેના આવશ્યક ઉદાહરણો છે આ બાબતને ધ્યાનમાં રાખીને તમે જ્યારે શરૂઆત કરો છો ત્યારે તમારો ખાસ ધ્વનિ હોય છે અને જ્યારે તમે અટકો છો ત્યારે થોડો જુદો ધ્વનિ હોય છે ધ્વનિને ખૂબ અલગ ન પાડો ધ્વનિ ખૂબ સહેલાઇથી પરખાઈ જાય તેવો ન રાખો ધ્વનિને ખૂબ વિચલિત કરનાર ન બનાવો આ ખાસ પળે હું તમને જણાવવા માગું છું તે આ બધું છે આંતરક્રિયાત્મક ધ્વનિ એ છે જ્યારે તમે ક્લિક કરો છો ત્યારે તમે ખાસ ધ્વનિ રાખો છો પ્રેઝન્ટેશનમાં તેને ટાળવું શ્રેષ્ઠ છે પરંતુ જો તમે તેમ કરવાના છો તો તે જે તે સમયના ખાસ તબક્કે લોકોનું કે શ્રોતાગણનું ધ્યાન જે તે ખાસ બાબત પ્રત્યે દોરી શકતું હોવું જોઈએ ખૂબ જ ઝડપથી એનિમેશન વાળું પ્રેઝન્ટેશન અહીં જોઇ શકાય છે તેમ સામાન્ય રીતે એનિમેશન વિચલિત કરનાર છે તે ખૂબ ચીડ ઉત્પન્ન કરનાર અને તમામ પ્રકારે અસ્તવ્યસ્ત હોય છે જરૂરી ના હોય તો એનિમેશનનો ઉપયોગ ના કરો અથવા માત્ર ડિસઅપીઅર કે ફેઈડ આઉટ થઈ જતા એનિમેશનનો જ ઉપયોગ કરો અને ખરાબ પ્રકારના એનિમેશન જેમ કે જમ્પિંગ બાઉન્સિંગ એનર્જેટિક એનિમેશનનો ઉપયોગ ટાળો સિવાય કે તે અત્યંત જરૂરી હોય અથવા ચાલો કહીએ કે યુવાન લોકો કે બાળકો માટેનું પ્રેઝન્ટેશન હોય જ્યાં આપણે બાબતોને ગમ્મતપૂર્ણ બનાવવા માંગીએ છીએ અથવા માત્ર એક વાર તમારા પ્રેઝન્ટેશનમાં ઉપયોગ કરો ફરી ક્યારેય નહિ કારણ કે મેં કહ્યું તેમ એનિમેશન મહદ અંશે ખૂબ વિચલિત કરે છે ધ્વનિ કરતાં ઘણું વધારે વિચલિત કરે છે આમ ફરીથી તમે જુઓ છો તેમ આ જુદા જુદા પ્રકારના એનિમેશનના ઉદાહરણો છે અને તમને જણાશે કે કેટલાક કિસ્સામાં તે ચીડ ઉત્પન્ન કરનાર બને છે આથી મૂળભૂત રીતે શું કરવું શું ના કરવું મેં તે જણાવેલું જ છે અસરો મેં અગાઉ દર્શાવેલી છે તમારે તેને કેવી રીતે ગોઠવવી તે બાબતે કાળજી લેવાની છે અને તમે તે ઘણી સરળતાથી કરી શકશો તમે અગાઉના મુદ્દાને ત્યાં જ રાખવા માંગો છો કે અદ્રશ્ય કરી દેવા માગો છો તે બાબતની તમારે કાળજી લેવાની છે જો તમે તેને ત્યાં રાખવા માગો છો જો તમે તે જ સ્લાઈડની અંદર અગાઉના મુદ્દાઓનો સંદર્ભ લેવા માંગો છો તો તે મુદ્દાઓને ત્યાં રાખો જો તમે તેનો સંદર્ભ લેવા ન માગતા હો તો તમે તેને અદ્રશ્ય કરી શકો આથી જ્યારે જરૂરી હોય ત્યારે અને અન્ય દરેક વખતે નહિ તમારે એનિમેશનનો પ્રયુક્તિપૂર્વક ઉપયોગ કરવાની જરૂર છે મેં તમને કહ્યું તેમ ડિઝાઇનના તત્વ તરીકે લખાણ તે છે જેની આપણે ટાઇપોગ્રાફિક તરીકે વાત કરીશું આપણી પાસે સેરિફ લખાણ છે આપણી પાસે સૅન્સ સેરિફ લખાણ છે સેરિફ લખાણ કંઈક આ પ્રકારે છે જ્યાં રેખાઓ છે જેમ કે જો હું C લખું છું તો રેખાઓ છે જો T છે તો રેખાઓ છે અને સૅન્સ સેરિફ એ છે જ્યાં આ પ્રકારની રેખાઓ નથી હવે આની મન પર આગવી મનોવૈજ્ઞાનિક અસર પડે છે લંબાઈ અને પહોળાઈનું પ્રમાણ કેપિટલ અક્ષરોથી નાના અક્ષરો આ તમામને તેમનો સંબંધ અને તેમની મનોવૈજ્ઞાનિક અસર હોય છે પણ મેં તમને કહ્યું હતું તેમ આમાંના કેટલાકને મેં મારા પ્રેઝન્ટેશન સાથેની સ્લાઈડમાં વિસ્તૃત સમજાવ્યા છે અને ત્યાં હું તેની ચર્ચા કરીશ મેં પ્રેઝન્ટેશન તરીકે તેની ચર્ચા કરેલી જ છે અને તે સમજવા માટે તમારે તે પ્રેઝન્ટેશન જોઇ જવું જરૂરી છે આમ પ્રેઝન્ટેશનને લિન્ક કરવા માટે પ્રેઝન્ટેશનના એક ભાગને પ્રેઝન્ટેશનના બીજા ભાગ સાથે હાઇપર લિન્ક કરવું આ તેવી બાબતો છે જેના માટે હું તમને કેટલાક પુસ્તકોની ભલામણ કરીશ અને કેટલીક વેબસાઇટની ભલામણ કરીશ તમે ત્યાં જઈ શકશો અને જાણશો કે તે કેવી રીતે કરવું આ પ્રકારના પ્રેઝન્ટેશનની અંદર તેને વિગતેથી કરવું શક્ય નથી જો કે તમે યાદ કરી શકો તો થોડી વાર પહેલાં મેં કહ્યું હતું કે સ્લાઇડને વિગતપૂર્ણ બનાવી શકાય છે અને ઉદાહરણ તરીકે આ સ્લાઈડ વધુ વિગતપૂર્ણ છે અને તેમાં ઘણા મહત્ત્વના મુદ્દાઓ છે અને તે ચોક્કસ સંબંધ દર્શાવે છે અને ઘણી વાર મારી ઉપસ્થિતિ વિના પણ આ ખાસ સ્લાઈડ પરથી અર્થ સમજી શકાય છે અને તે બાબતે આ કે જ્યાં કેટલાક ચિત્રો છે તે પ્રત્યક્ષ રીતે પ્રત્યાયન કરવાને બદલે નિશ્ચિત પ્રતીકાત્મક કાર્ય કરે છે અને તમે જાણો છો તેમ દેખીતી રીતે ઘણા બધા તત્વો છે તે મારી અનુપસ્થિતિમાં મુદ્દાઓને સમજાવવાનું કાર્ય કરે છે અથવા આ ચિત્ર ફરીથી પ્રતીકાત્મક કાર્ય કરે છે જ્યાં ડિઝાઇનના ઘટક તત્વો હોય છે ત્યાં બાબતોને વિગતે દર્શાવવામાં આવેલી હોય છે પરંતુ મેં તમને કહ્યું હતું તેમ આ સ્લાઈડ માહિતી પુસ્તિકા તરીકે અથવા જ્યાં વ્યક્તિ ઉપસ્થિત નથી તેવા પ્રેઝન્ટેશનના ભાગ તરીકે વધુ સારી રીતે કાર્ય કરી શકે અને વક્તાની અનુપસ્થિતિમાં પણ તેને આગવી રીતે જોઈ શકાય છે અને તમે આના તરફ જોશો તો તમને જણાશે કે મેં ડિઝાઇનના ઘટક તત્વોની કાળજી લીધી છે અને જુદા જુદા પ્રકારની રચનાઓ સમજવાનો પ્રયાસ કર્યો છે જેથી તે સુંદર અને સંવાદિત લાગે આથી આ તે પ્રયુક્તિઓ છે જેની આપણે પછીના તબક્કે ચર્ચા કરીશું પણ અહીં આપણે અટકીએ મેં કહ્યું હતું તેમ જો તમે સ્લાઈડ તરફ જોશો તો એક અલગથી પરિશિષ્ટમાં મૂકેલી ખાસ સ્લાઈડ 7 1 જેને આની સાથે લેવાની છે જ્યાં તમે પીડીએફ ડોક્યુમેન્ટ તરીકે પ્રેઝન્ટેશનની શ્રેણીથી જાણશો કે સ્લાઈડ કેવી રીતે તૈયાર કરવી આથી મિત્રો આજે આપણે અહીં અટકીએ આપનો ખૂબ ખૂબ આભાર Glossary English Word Word Meaning Bubble બબલ અહીં પાત્રનો સંવાદ દર્શાવવા માટેનો ચોક્કસ આકાર Layout લેઆઉટ બાહ્ય સ્વરૂપ Cartoon કાર્ટૂન કટાક્ષચિત્ર Design ડિઝાઈન ભાત Texture ટેક્સ્ચર પોત Disappear ડિસઅપીઅર અદ્રશ્ય થવું Fade out ફેઈડ આઉટ ઝાંખું થઈને ઊડી જવું Jumping જમ્પિંગ કૂદવું Bouncing બાઉન્સિંગ ઊછળવું Energetic એનર્જેટિક ઊર્જાપૂર્ણ Typographic ટાઈપોગ્રાફિક છપકામને લગતું Serif સેરિફ સાર્મિક Sans serif સૅન્સ સેરિફ સાર્મિક ન હોય તે Hyperlink હાયપર લિન્ક વિજાણુ માધ્યમ પર એક સ્રોત પરથી બીજા સ્રોત પર જવા માટે આપેલી લિન્ક કડી